આપણે ફરી પાછા આવ્યા છીએ હવે પછી લીડિંગ પાવર ફેક્ટર લોડ છે તેથી આપણે જે રીતે લેગિંગ પાવર ફેક્ટર લોડ પૂર્ણ કર્યું છે તે જ રીતે આપણે લીડિંગ પાવર ફેક્ટર પૂર્ણ કરીશું આ કિસ્સામાં કરંટ લીડિંગ છે હવે જુઓ E 2 2 માટે મેં તે કર્યું નથી આ કામ કૃપા કરીને તમે કરો મેં અંદાજીત બનાવ્યું છે તો આ I કરંટ છે આ V2 છે તેથી I2 કરંટ લીડિંગ છે વોલ્ટેજ I2 એ લીડિંગ વોલ્ટેજ છે આ E 2 છે તેથી આ એંગલ I અને એંગલ ∅ 2 એ I2 અને V2 ની વચ્ચે છે અને એંગલ δ એ E 2 અને V2 ની વચ્ચે છે બધું સ્પષ્ટ રીતે ચિહ્નિત થયેલ છે તેથી જેને હોરીજોંટલ પ્રોજેકશન કહે છે તે લો તેથી E 2 cos δ એ V2 હશે મારો મતલબ કે તે E2 cos હશે મતલબ કે આ છે આ જે કંઈપણ આ આપણે લઈએ છીએ E 2 cos δ એ V2 હશે પહેલા તેને આ V2 ની જેમ બનાવો આ I2 R e 2 cos ∅ 2 છે કારણ કે આ એંગલ ∅ 2 અહીં ચિહ્નિત થયેલ છે અને આ આ રીતે આગળ જાય છે તેથી તેનો પ્રોજેકશન લો તેથી તેની બાદબાકી કરવી પડશે તેથી I2 X e 2 sin ∅ 2 હશે કારણ કે 2cosδ શોધવું પડશે તેથી તે પહેલા V2 આ બનાવશે પછી આ તે કેટલું છે તે પણ શોધી કાઢો તેથી તે I2 X e 2 sin ∅ 2 છે તેથી અમે ધારીએ છીએ δ 0 તેથી cos δ 1 તેથી E 2 V2V2 ની જેમ તે જ રીતે આપણે I2V2 R e 2 cos ∅ 2 X e 2 sin ∅ 2 કરીશું તેથી V2 0 V2V2 ખરેખર એ જ રીતે હશે જે રીતે Z V2 V2I2 છે તેથી cos ∅ 2 X e 2 યુનિટ દીઠ sin ∅ 2 યુનિટ દીઠ R e 2 મળશે તેથી સામાન્ય રીતે કહે છે કે લેગિંગ પાવર ફેક્ટર માટે રેગ્યુલેશન માટે સાઇન છે લીડિંગ પાવર ફેક્ટર માટેનું સાઇન છે અને અન્ય વસ્તુ જેને યુનિટી પાવર ફેક્ટર કહે છે હું તેના પર જઈશ તે યુનિટી પાવર ફેક્ટર રેગ્યુલેશન ને લોડ કરે છે તેનો અર્થ અહીં જુઓ અહીં R e 2 divided by V2I2 પણ લખી શકીએ છીયે તો મારું R e 2 divided by Z B 2 છે આ યુનિટ દીઠ અને યુનિટી પાવર ફેક્ટર લોડ માટે ખરેખર R e 2 છે તેથી cos ∅ 1 તેથી તેનો અર્થ એ છે કે સામાન્ય રીતે તે રેગ્યુલેશન નું સૂત્ર ટ્રાન્સફોર્મર ના વોલ્ટેજ રેગ્યુલેશન નું સૂત્ર છે તેથી સામાન્ય રીતે તે હશે જેને હું તેને અહીં બનાવું છું તે R e 2 હશે ત્યારબાદ યુનિટ દીઠ cos ∅ 2 છે જો તે લેગિંગ પાવર ફેક્ટર છે તો હું યુનિટ sin ∅ 2 દીઠ X e 2 લખી શકું છું જો તે યુનિટી પાવર ફેક્ટર છે તો cos ∅ 2 1 અને sin ∅ 2 0 છે તેથી ∅ 2 0 તે યુનિટ દીઠ R e 2 હશે અથવા જો તે લેગિંગ પાવર ફેક્ટર છે તો તે આ ટર્મ હશે જો તે લીડિંગ પાવર ફેક્ટર છે તો તે હશે આ સામાન્ય રીતે યાદ રાખવું પડશે તેથી જો ફક્ત આ સૂત્રને યાદ રાખો તો યુનિટી પાવર ફેક્ટર ∅ 2 એ 0 છે લેગિંગ પાવર માટે સાઇન અને લીડિંગ પાવર ફેક્ટર સાઇન હોવું જોઈએ તેથી આ એક વસ્તુ છે આગળ પોલેરિટીટેસ્ટ છે અહીં તે છે કે આપણે લેબોરેટરીમાં પોલેરિટીનું ટેસ્ટ કેવી રીતે કરીશું આપણે તેને ક્યારે કરીશું નિશ્ચિતરૂપે આ રીતે કરીશું તો માની લો કે આ પોલેરિટીટેસ્ટ છે તેથી a1 a2 લો વોલ્ટેજ વિન્ડિંગ અને A 1 અને A 2 એ હાઇ વોલ્ટેજ વિન્ડિંગ છે આ વસ્તુ આપવામાં આવી છે તેથી એક વાત છે કે ધારો કે આ પોલેરિટી a1 a2 ની જેમ નથી તે a 2 છે અહી છે અહી - છે અહીં A 2 અને A 1 છે આ વોલ્ટેજ V1 અને V2 છે અને વોલ્ટેમીટર એ A 1 અને a1 પર જોડાયેલ છે અને આ તે પોલેરિટી છે જે હવે ચિહ્નિત થયેલ છે હવે જો V1 ડિફરન્સ ઓપરેટર છે તો હું V1 નો ઉપયોગ કરી રહ્યો છું તે ડિફરન્સ છે એક ડિફરન્સ ઓપરેટર V2 છે મે શા માટે આ ચિન્હ બનાવ્યું છે આ હું એક નાનો સ્વાધ્યાય આપી રહ્યો છું કે શા માટે હું V1 ડિફરન્સ અથવા V2 ડિફરન્સ ઓપરેટર લખી રહ્યો છું તે ખરેખર ટિલ્ડ જેવું છે તેથી તે લખાયેલું છે અને આની જેમ છે તો પછી વિન્ડિંગની પોલેરિટી ડાયાગ્રામ માં ચિહ્નિત થયેલ છે જો આના જેવુ મળે તો પણ મેં શા માટે ડિફરન્સ ઓપરેટર નો ઉપયોગ કર્યો છે તે પછી જે પોલેરિટીચિહ્નિત થયેલ છે જે ડાયાગ્રામ માં છે તે તેવો જ રહેશે તે બદલાશે નહીં તે યથાવત છે જો વોલ્ટમીટરનું રીડિંગ આના જેવું મળે છે પણ મેં ડિફરન્સ ઓપરેટર નો ઉપયોગ કર્યો છે તે તમારા માટે સ્વાધ્યાય છે અને જો V V1 V2 મળે તો તેથી દરેક વસ્તુ ખરેખર ચિહ્નિત થયેલ છે જો V1 V1 V2 મળે તો પછી કોઈપણ એક વિન્ડિંગ ના પોલરેટી માર્જિન ને આ સાઇડ અથવા આ સાઇડ બદલાવું જ જોઈએ ફક્ત તેને બદલો મારો મતલબ કે જો તે એડિટિવ છે તો V V1 V2 મળે છે પછી કોઈપણ એક વિન્ડિંગ ની પોલેરિટીના નિશાનો એકબીજા સાથે બદલાયેલા જ હોવા જોઈએ તેથી આ બધું પોલેરિટી ટેસ્ટ માટે છે ત્યાં બીજું કંઈ નથી હવે R c અને X m મેળવવા માટે ઓપન સર્કિટ ટેસ્ટ કરીશું તેનો અર્થ એ કે ટ્રાન્સફોર્મર માટે આપણે પેરામીટર ખાસ કરીને R c X m R1 X1 R2 X2 શોધવા પડશે આ બધી વસ્તુઓ મેળવવાની જરૂર છે તેથી સામાન્ય રીતે આપણે R c અને X m મેળવવા માટે ઓપન સર્કિટ ટેસ્ટ કરીએ છીએ જે એક શન્ટ છે જેને આપણે શન્ટ પેરામીટર કહીએ છીએ કારણ કે આ પેરેલલજોડાયેલા છે આ શન્ટ પેરામીટર છે આપણે ખરેખર ઓપન સર્કિટ ટેસ્ટ કરીશું હવે ઓપન સર્કિટ ટેસ્ટ માટે આપણે શું કરવાનું છે તે છે એક એમીટર જોડવાની જરૂર છે 1 વોલ્ટમીટર ત્યાં છે અને સેકન્ડરી સાઇડ છે હાઇ વોલ્ટેજ સાઇડ લેબોરેટરીમાં ખરેખર ઓપન રહે છે તેનું ઓપન સર્કિટ ટેસ્ટ અથવા શોર્ટ સર્કિટટેસ્ટ ગમે તે હોય તે કોઈપણ સાઇડ પર કરી શકાય છે પરંતુ સામાન્ય રીતે આપણે લેબોરેટરીમાં એ કરીશું કે LV સાઇડ પર આ જેને સપ્લાયર કહે છે ત્યાં ઓપન સર્કિટ ટેસ્ટ LV સાઇડ પર કરો અને હાઇ વોલ્ટેજ સાઇડ પર નહીં તેથી પરંતુ કોઈપણ સાઇડ પર તે થઈ શકે છે કેટલીકવાર ધારો કે વોલ્ટેજ લેવલ ઉપલબ્ધ નહીં હોય તેથી કારણ કે હાઇ વોલ્ટેજ લેબોરેટરીમાં ઉપલબ્ધ ન હોઈ શકે તેથી જ આપણે ઓપન સર્કિટ કરીએ છીએ જેને આપણે લો વોલ્ટેજ સાઇડ પર કહીયે છીએ તેથી ઓપન સર્કિટ ટેસ્ટ માટે આ લો વોલ્ટેજ સાઇડ છે પરંતુ લેબોરેટરી માં શોર્ટ સર્કિટ ટેસ્ટ હાઇ વોલ્ટેજ સાઇડ પર કરાય છે પરંતુ મને એક વાત કહેવા દો તે કોઈપણ સાઇડથી થઈ શકે છે અને પરિણામ સમાન જ મળશે તો આ એમીટર જોડાયેલ છે 1 વોટમીટર જોડાયેલ છે અને 1 વોલ્ટમીટર અહીં છે આ સપ્લાય વોલ્ટેજ V1 છે તેથી જો વોલ્ટેજ સાઇડ પર સપ્લાય આપવામાં આવે છે અને ધારો કે લેબોરેટરીમાં 110 by 220 વોલ્ટ છે ધારો કે લેબોરેટરીમાં 110 by 220 વોલ્ટનું ટ્રાન્સફોર્મર છે તો લો વોલ્ટેજ સાઇડ 110 વોલ્ટ છે અને હાઇ વોલ્ટેજ સાઇડ જેને કહે છે તે 220 વોલ્ટ છે પછી લો વોલ્ટેજ સાઇડ પર 110 વોલ્ટ આપવામાં આવે છે આ સાઇડ પર ખરેખર 110 વોલ્ટ આપવામાં આવે છે ધારો કે ઉદાહરણ તરીકે જો આ લો વોલ્ટેજ સાઇડ 110 વોલ્ટની છે અને હાઇ વોલ્ટેજ સાઇડ ટ્રાન્સફોર્મરમાં ધારો કે 2000 વોલ્ટ 2 KV છે લેબોરેટરીમાં 2 KV કદાચ ઉપલબ્ધ ન હોઈ શકે કારણ કે ઓપન સર્કિટ ટેસ્ટ માટે ફુલ વોલ્ટેજની જરૂર હોય છે તેથી જ લેબોરેટરીમાં લો વોલ્ટેજ સાઇડ પર ઓપન સર્કિટ ટેસ્ટ કરો પરંતુ કોઈપણ સાઇડ તે શક્ય છે મારો મતલબ એ જ પરિણામ મળશે સમાન પેરામેટર R c and X m તેથી ખરેખર વોટમીટર રીડિંગ ના કેસ માં આ સાઇડ ઓપન છે તે સેકન્ડરી ઓપન છે સેકન્ડરી પર કોઈ લોડ નથી તે ઓપન સર્કિટ લખાયેલ છે તેથી વોટમીટર જે પણ આપશે તે મૂળભૂત રીતે કોર લોસ આપશે જે તે ટર્મ છે કારણ કે એક ઓપન સર્કિટ કોઈ લોડ કરંટ ધરાવતી નથી અને એમીટર I0 આપશે અને નો લોડ કરંટ આપશે અને વોટમીટર નો લોડ પાવર લોસ આપશે અને આ વોલ્ટેજ 110 વોલ્ટ આપી રહ્યું છે તેથી તે કિસ્સામાં અહીં બધું લખેલું છે એમીટર નો લોડ કરંટ I0 આપશે અને વોલ્ટમીટર નો આપેલ વોલ્ટેજ V1 છે તેથી આ વોટમીટર રીડિંગ જાણીએ છીએ એમીટર કરંટ I0 જાણીએ છીએ સપ્લાય વોલ્ટેજ V1 પણ જાણીએ છીએ તેથી ∅ 0 મેળવી શકાય છે તેથી V1 I0 cos ∅ 0 W i છે તેનો અર્થ એ કે cos ∅ 0 W iV1 I0 છે જે નો લોડ પાવર ફેક્ટર છે જુઓ અને તેથી જો cos ∅ 0 મળે છે તો I c એ I0 cos ∅ 0 મળશે જે આપણે પહેલા જોયું છે I m એ I0 sin ∅ 0 મેળવશે તેથી ઇક્વીવેલેંટ સર્કિટ માટે કહો કે આ R1 અને X1 છે આ કરંટ I0 છે આ સાઇડ ઓપન છે જેને સેકંડરી સાઇડ કહે છે જે ઓપન સર્કિટ છે તેથી આ પછી કંઇ દોરાયું નથી કંઈપણ દોરવામાં આવ્યું નથી R1 અને X1 અહીં મૂકો અને આ કરંટ I0 છે તેથી R c એ V1I c થશે અને I c આપણ ને મળ્યું છે કારણ કે cos ∅ 0 મળ્યું છે હવે I c જાણીએ છીએ I0 જાણીએ છીએ અને cos ∅ 0 પણ જાણીએ છીએ તેથી R c હવે V1I c મતલબ કે V1I0 cos ∅ 0 છે એ જ રીતે X m એ V1I m થશે તેથી V1I0 sin ∅ 0 છે ખરેખર આ I0 કરંટ ખૂબ નાનો છે અને ટ્રાન્સફોર્મર ના વિન્ડિંગ રેસિસ્ટન્સ પણ ખૂબ નાનો છે તેથી નો લોડ પર ટ્રાન્સફોર્મરમાં વિન્ડિંગ લોસ અવગણી શકાય તેમ છે તેથી આ સર્કિટ છે પરંતુ ઇક્વીવેલેંટ સર્કિટ જે આ બાજુ થી જોવાય છે ત્યાં R1 X1 ની અવગણના કરેલ નથી તેથી નો લોડ અને એરો દ્વારા બધું ચિહ્નિત થયેલ છે તેના માટે આ ઇક્વીવેલેંટ સર્કિટ છે તેથી તે I0 2 R1 નો લોડ કોપર લોસ ખૂબ જ નાનો છે અવગણી શકાય તેવો છે અને અહીં વોટમીટર રીડિંગ ફક્ત આયર્ન અથવા કોર લોસ આપે છે તો ઓપન સર્કિટ ટેસ્ટ માટે તે શું કરવું હવે તેથી R1 j X1 તરફનો વોલ્ટેજ ડ્રોપ અવગણી શકાય તેવો છે કારણ કે I0 ખૂબ નાનો છે તેથી આ એપ્રોક્સીમેટ સર્કિટ છે હવેસીરીજ પેરામેટર જેવા કે રેસિસ્ટન્સ અને રેએકટન્સ મેળવવા માટે ઓપન સર્કિટ ટેસ્ટ છે હવે ખરેખર ત્યાં ટ્રાન્સફોર્મરમાં હવે આ શોર્ટ સર્કિટ ટેસ્ટ છે સર્કિટ ટેસ્ટ હાઇ વોલ્ટેજ સાઇડ કરવામાં આવે છે કારણ કે જ્યારે આપણે શોર્ટ સર્કિટ ટેસ્ટ કરીએ છીએ ત્યારે રેટેડ કરંટ અથવા ફુલ લોડ કરંટ ના વહન માટે હાઇ વોલ્ટેજ સાઇડ પર ના કુલ વોલ્ટેજના ભાગ્યે જ 5 થી 8 ટકા જરૂરી હોય છે સેકન્ડરી કે જે લો વોલ્ટેજ સાઇડ શોર્ટ સર્કિટ છે તે સેકન્ડરી નથી જે લો વોલ્ટેજ સાઇડ શોર્ટ સર્કિટ છે તેથી રેટેડ ફુલ લોડ કરંટ ને વહન કરવા દેવા અથવા રેટેડ કરંટ ના વહન માટે આ શોર્ટ સર્કિટ છે આ લો વોલ્ટેજ સાઇડ ને ખૂબ જ ઓછા વોલ્ટેજની જરૂર છે હાઇ વોલ્ટેજ સાઇડ પર ના રેટેડ વોલ્ટેજના ભાગ્યે જ 5 થી 8 ટકા છે તેથી તે અહીં ખૂબ જ લો વોલ્ટેજ સપ્લાય લખાયેલું છે અને આ V s c છે તેથી આ સપ્લાય આપવામાં આવે છે જેને સાધન માટે VARIAC કહે છે જે વેરિએબલ રેસિસ્ટન્સ સપ્લાય છે પછી જો તેને આ રીતે ખસેડો તો ફ્યુઝ પ્રકાશિત થશે કારણ કે તે કરંટ નો ઉપયોગ કરશે તો આ શોર્ટ સર્કિટ કરંટ છે આ વોલ્ટમીટર થી જોડાયેલ છે વોટમીટર જોડાયેલ છે અને આ એમીટર છે અને આ લો વોલ્ટેજ વેલ્યુ શોર્ટ સર્કિટ છે તે શોર્ટ થયેલ છે હવે આ સ્થિતિમાં રેટેડ ના 5 થી 8 ટકા ને તે પૂર્ણ લોડ કરંટ રેટેડ કરંટ ના વહન માટે જરૂરી છે તેથી પરિણામે શોર્ટ સર્કિટ સ્થિતિ હેઠળ એક્સાઈટેડ કરંટ સંપૂર્ણ લોડ કરંટ ના 0 1 થી 0 5 ટકા છે તેથી આપેલ કરંટ નો અર્થ I0 તેથી તે ખૂબ જ નાનું અવગણવા લાયક છે ટ્રાન્સફર રેસિસ્ટન્સ અને લિકેજ રીએકટન્સ ખૂબ ઓછા છે અહીં રેટેડ વોલ્ટેજના 5 થી 8 ટકા સંપૂર્ણ લોડ કરંટ ના સર્ક્યુલેટ માટે પૂરતા છે કારણ કે તે શોર્ટ સર્કિટ છે ટ્રાન્સફોર્મર રેસિસ્ટન્સ અને લિકેજ રીએકટન્સ ખૂબ નાના છે તેથી વોટમીટર રીડિંગ ખરેખર કોપર લોસ આપશે અને આ એમીટર રીડિંગ ફૂલ લોડ કરંટ કહેવાશે તેથી આ કિસ્સામાં જો તે ધારવામાં આવે તો 110 220 વોલ્ટ છે તેથી ઉદાહરણ તરીકે કહો કે ટ્રાન્સફોર્મર 2 2 KVA ટ્રાન્સફોર્મર છે તેથી હાઇ વોલ્ટેજ સાઇડ ખરેખર 220 વોલ્ટ છે તેથી શોર્ટ સર્કિટ વોલ્ટેજ 220 વોલ્ટના 5 થી 8 ટકાની જરૂર છે એનો અર્થ એ કે 5 થી 8 ટકા એટલે 220 વોલ્ટનો આશરે 5 ટકા મતલબ 11 વોલ્ટ તેથી જો R11 વોલ્ટ 11 વોલ્ટ રેટેડ કરંટ પૂરો પાડે છે જે ફુલ લોડ કરંટ છે જે 2 2 KVA ટ્રાન્સફોર્મર છે તેથી 2 2 1000 હાઇ વૉલ્ટેજ સાઇડ વૉલ્ટેજ 220 છે તેથી 10 એમ્પીયર છે તેનો અર્થ એ કે તે 10 એમ્પીયર કરંટ ને વહેવા દેશે અને જો 5 ટકા 11 વોલ્ટ છે તેથી લગભગ 11 12 અથવા 13 વોલ્ટની આસપાસ 10 એમ્પીયર પ્રવાહ વહી રહ્યો છે તે શોધશું પડશે તેથી VARIAC ને ખૂબ ધીમે થી ખસેડવું પડશે ધારો કે જો તે ખૂબ ઝડપથી ખસે છે તો પછી ફ્યુઝ બંધ થઈ જશે ફરીથી સપ્લાય બંધ કરવો પડશે અને ફ્યુઝ વાયરને ફરીથી જોડવો પડશે તેથી આ એક ઇક્વીવેલેંટ સર્કિટ છે જેની ટ્રાન્સફોર્મર માટે અભ્યાસ કર્યો છે અને આ શોર્ટ સર્કિટ કરંટ છે અને આ I0 છે પરંતુ આ I0 એ Isc ના ખૂબ જ ઓછા માં છે તેથી આ ટર્મ ની આપણે અવગણના કરીશું R c માં આ લોસ ની આપણે વોટમીટર રીડિંગ માં અવગણના કરીશું જે શોર્ટ સર્કિટ કન્ડિશન હેઠળ ઇક્વીવેલેંટ સર્કિટમાં હોય જો આ અવગણના કરીયે તો આ ભાગ આ કમ્પોનન્ટ માં આ લોસ અહીં ખૂબ જ અવગણવા લાયક હશે તેથી તેનો અર્થ એ કે તે એક સરળ સર્કિટ હશે સરળ સિરીજ સર્કિટ તેથી R1 X1 R2 X2 એ બધી સિરીજ માં છે તેથી તે શોર્ટ સર્કિટ સ્થિતિ હેઠળ અંદાજીત સમકક્ષ છે તેથી વોલ્ટેજ V s c કરંટ Isc અને પાવર Wsc જે કોપર લોસ છે Isc એ ફુલ લોડ કરંટ છે અને Vsc વોલ્ટેજ છે મેં શોર્ટ સર્કિટ કન્ડિશન હેઠળ ફરીથી જોડાણ કરવાનું કહ્યું તે લો વોલ્ટેજ સાઇડ છે જે 5 થી 8 ટકા છે મતલબ કે હવે Z V s c Isc છે જે ટ્રાન્સફોર્મર નો ઇંપેડન્સછે જે આપણ ને root over R 2 X2 2 મળશે ખરેખર R R1 R2 and X X1 X2 X2 છે બીજી વસ્તુ એ છે કે Isc 2 R કોપર લોસ વોટમીટર રીડિંગ છે કારણ કે કુલ R એ R1 R2 છે તેથી Isc 2 R W s c વોટમીટર રીડિંગ છે તેથી R W s cIsc 2 છે તેથી આપણ ને R1 R2 મળે છે આ મૂલ્યો બધાને હાઇ વોલ્ટેજ સાઇડમાં સંદર્ભિત કરવામાં આવે છે કારણ કે હાઇ વોલ્ટેજ સાઇડ પર શોર્ટ સર્કિટ ટેસ્ટ કરવામાં આવે છે તેથી આપણ ને આ Z મળ્યો તેથી આ X root over Z 2 R 2 ના બરાબર થશે પરંતુ Z જેને X પણ કહે છે X1 X2 R પણ R1 R2 પરંતુ આપણે આ કેવી રીતે અલગ કરીશું તેથી સામાન્ય રીતે પ્રાઇમરી અને સેકન્ડરી પર DC માપન કરીને રેસિસ્ટન્સ ને અલગ કરી શકાય છે અને AC મૂલ્યો માટે યોગ્ય રીતે આમ કરીને પણ કરી શકાય છે આ એક હું આ વિડિઓ કોર્સમાં નથી કરી રહ્યો પરંતુ હું કહું છું કે તમે તે શોધવા માટે પ્રયત્ન કરો ધારો કે રેસિસ્ટન્સ કેવી રીતે મેળવવો ધારો કે જો પૂછવામાં આવે કે ટ્રાન્સફોર્મર વિન્ડિંગની દરેક સાઇડ રેસિસ્ટન્સ ને માપો આ કેવી રીતે કરશે પ્રાઇમરી અને સેકન્ડરીપર DC માપન કરીને રેસિસ્ટન્સ ને અલગ કરી શકાય છે અને AC મૂલ્યો માટે યોગ્ય રીતે આને સુધારી કરીને કરી શકાય છે આને કરવા માટે હવે પ્રયાસ કરવો જોઈએ અને બીજી બાબત એ છે કે રિએક્ટન્સ ને આ રીતે અલગ કરી શકાતું નથી પરંતુ જ્યાં જરૂરી હોય તે પ્રાઇમરી અને સેકન્ડરી સાઇડને એકસમાન રૂપે સમકક્ષ કરી શકાય છે સારી રીતે ડિઝાઈન કરેલા ટ્રાન્સફોર્મર માટે સામાન્ય રીતે રિએક્ટેન્સ એ X1 X2 એ કોઈપણ સાઇડ સૂચવવામાં આવે છે આ એક સારી રીતે ડિઝાઇન કરેલા ટ્રાન્સફોર્મર અને R1 R2 માટે પૂરતો એક્યુરેટ છે ફક્ત એક સ્વાધ્યાય માટે તેને ફોરમ પર મૂકી દો કે સાહેબ આપણે આની જેમ આ કરી રહ્યા છીએ અને અમે જવાબ આપીશું કે સાચા છે કે નહીં તેથી બીજી વસ્તુ દાખલો છે જેના પર આપણે પછીથી આવીશું બીજી વસ્તુ ઓટોટ્રાન્સફોર્મરછે જેને મૂળભૂત રીતે તે વિન્ડિંગ ટ્રાન્સફોર્મર કહે છે ઓટોટ્રાન્સફોર્મરવિષે જે કઈ પણ કહ્યું છે તે મે કહ્યું પણ છે એક ઉદાહરણનો અર્થ એ નથી કે ઓટોટ્રાન્સફોર્મરછે પણ કેટલાક સાધન નામ જે મેં લીધા છે તે પણ છે તેથી મને ઓટોટ્રાન્સફોર્મરનું એક ઉદાહરણ આપો જ્યાં ઓટોટ્રાન્સફોર્મર નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેથી કંઈક મેં કદાચ બે વિન્ડિંગ ટ્રાન્સફોર્મર્સ માટે લખ્યું છે વિન્ડિંગ ઇલેક્ટ્રીકલી આયસોલેટેડ છે જે આપણે જોયું છે બે વિન્ડિંગ ટ્રાન્સફોર્મરમાં બધા વોલ્ટ એમ્પીયર ને ચુંબકીય રૂપે સ્થાનાંતરિત કરવામાં આવે છે જે આપણે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર માટે પણ જોયું છે જ્યારે પ્રાઇમરી અને સેકન્ડરી વિન્ડિંગ ઇલેક્ટ્રિકલી જોડાય છે ત્યારે વિન્ડિંગનો તે ભાગ બંને માટે સામાન્ય છે ટ્રાન્સફોર્મર ઓટોટ્રાન્સફોર્મરતરીકે ઓળખાય છે તેનો અર્થ એ કે ખરેખર પ્રાઇમરી અને સેકન્ડરી વિન્ડિંગ ના તે ભાગ સાથે ઇલેક્ટ્રિકલી જોડાય છે જે બંને માટે સામાન્ય છે તે કિસ્સામાં અમે તેને ઓટોટ્રાન્સફોર્મર તરીકે ઓળખીએ છીએ ઉદાહરણ તરીકે અહીં એક એપ્લીકેશન છે કંઈક એવું લખ્યું છે કે ઇન્ડક્શન મોટર સ્ટાર્ટર વેરીએબલ વોલ્ટેજ પાવર સપ્લાય જે VARIAC છે હમણાં જ મે ઉલ્લેખ કર્યો લો વૉલ્ટેજ અને કરંટ લેવલ છે તેથી મૂળભૂત રીતે જો આની જેમ ધ્યાનમાં લેવામાં આવે તો આપણે થોડું સમજવું પડશે ત્યાં કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ કંઇક કરતા પહેલાં હું ફક્ત એ કહેવાની કોશિશ કરું છું કે ધારો કે આ ફક્ત 1 1 વિન્ડિંગ છે જે ફક્ત 1 વિન્ડિંગ જોઈ શકે છે હવે ઉદાહરણ તરીકે જો હું ઇચ્છું છું કે તે બે વિન્ડિંગ ટ્રાન્સફોર્મર છે તો પછી હું અને આપણે શું કરીશું આ જેને આપણે 1 વિન્ડિંગ તરીકે ગણીએ છીએ અને આ બીજા વિન્ડિંગને અમે ધ્યાનમાં લઈએ છીએ બે વિન્ડિંગ ટ્રાન્સફોર્મર માટે જાણે કે આ 1 છે તે રીતે કલ્પના કરો તેથી જો આ ભાગને ધ્યાનમાં લઈએ તો અહીં વહેતો કરંટ I1 છે અને જો આ ભાગને ધ્યાનમાં લઈએ તો તે I2 I1 છે આ રીતે મારો અર્થ એ છે કે જાણે કે આ ભાગ 1 વિન્ડિંગનો છે અને આ ભાગ આપણે ત્યાં જે કંઇ અભ્યાસ કર્યો છે તે બે વિન્ડિંગ ટ્રાન્સફોર્મરની જેમ 1 વિન્ડિંગ છે હમણાં સુધી આપણે જે પણ અભ્યાસ કર્યો છે તે સંજોગોમાં આ કરંટ જેમાં થી પસાર થઈ રહ્યો છે તે I1 છે અને ધારો કે જો લોડ જોડાયેલ છે તો આ કરંટ I2 છે અને આ જો આ દિશામાં લેવામાં આવે તો કરંટ I1 I2 હશે પરંતુ મેં આ દિશામાં લીધું છે તેથી તે I2 I1 હશે તેથી A થી C માટે આ A છે અને આ કુલ વિન્ડિંગ ટર્ન ની સંખ્યા N1 છે અને B થી C માટે ટર્ન ટર્ન ની સંખ્યા N2 છે અને A થી B તરફ વહેતો કરંટ I1 છે અને C થી B બાજુ આ દિશામાં I2 I1 છે અને આ કરંટ I1 છે અને આ વોલ્ટેજ V1 છે અને આ જે કંઇ પણ છે તે વોલ્ટેજ V2 છે પરંતુ જ્યારે ટુ વિન્ડિંગ ટ્રાન્સફોર્મરને ધ્યાનમાં લઈએ તો આ 1 વિન્ડિંગ છે અને આ બીજું વિન્ડિંગ છે જ્યારે ઓટોટ્રાન્સફોર્મર ને જોઈએ ત્યારે આપણે જુદી જુદી રીતે બનાવીશું તેથી આ કિસ્સામાં તેથી આ એક ઓટોટ્રાન્સફોર્મરછે પરંતુ આપણે આ બે ની તુલના કરવી પડશે તેથી આ કિસ્સામાં ઓટોટ્રાન્સફોર્મર ટૂ વિન્ડિંગ કાઉન્ટર પાર્ટની તુલનામાં લો રેએકટન્સ લો લોસ નાનો એક્સાઈટેડ કરંટ અને વધુ સારો વોલ્ટેજ રેગ્યુલેશન છે તેથી પ્રાઇમરી ટર્ન N1 છે મેં કહ્યું કે વિન્ડિંગ વિભાગ AC ટર્ન N2 સાથે લો વૉલ્ટેજ વિન્ડિંગ વિભાગ BC માટે ટેપેડ કરેલા છે હવે બે વિન્ડિંગ વોલ્ટેજ અને ટર્ન રેશિયો તેથી બે વિન્ડિંગ વોલ્ટેજ માટે મેં કહ્યું કે આ બે વિન્ડિંગ ટ્રાન્સફોર્મર માટે આ 1 વિન્ડિંગ છે આ 1 વિન્ડિંગ છે આ વોલ્ટેજ V1 આ વોલ્ટેજ V2 છે તેથી તેનો અર્થ એ કે આ વોલ્ટેજ V1 V2 છે મારો મતલબ અહીં આ વોલ્ટેજ V1 V2 છે અને આ V2 છે જો તે બે વિન્ડિંગ ટ્રાન્સફોર્મર છે તેથી K ખરેખર બે વિન્ડિંગ ટ્રાન્સફોર્મર માટે V1 V2 by V2 ની બરાબર હશે તેનો અર્થ એ કે આ N1 N2 divided by N2 તરીકે લખી શકાય છે આ ભાગને અહીં સમજવો પડશે ત્યાં કોઈ મૂંઝવણ હોવી જોઈએ નહીં તેથી આ કિસ્સામાં હું K V1 V2V2 N1 N2N2 લખી રહ્યો છું અલબત્ત N1 એ N2 કરતા વધારે છે હવે જ્યારે ઓટોટ્રાન્સફોર્મરને ઓટોટ્રાન્સફોર્મરતરીકે લો ત્યારે તેનો વોલ્ટેજ અને ટર્ન રેશિયો V K V1V2 હશે ઓટોટ્રાન્સફોર્મરમાટે તે જ વિન્ડિંગ આપણે બંને માટે વાપરી રહ્યા છીએ તેથી ઓટોટ્રાન્સફોર્મર માટે આ એક ટર્ન જે N1 છે અને આ બીજો ટર્ન છે તે જ વિન્ડિંગ જેને આપણે ટેપીંગ આઉટ કરી રહ્યા છીએ તેથી વોલ્ટેજ V2 છે તો ઓટોટ્રાન્સફોર્મર માટે ધારો કે K V1 by V2 N1N2 છે જ્યારે આપણે ઓટોટ્રાન્સફોર્મર તરીકે લઈએ છીએ ત્યારે આ ફુલ ટ્રાન્સફોર્મર અને આનો એક ભાગ તે વોલ્ટેજ છે જેને આપણે આ ભાગમાંથી જે A અને C વચ્ચે મતલબ B અને C વચ્ચેનો ભાગ છે તેમાથી ટેપ્ડ કરીશું તેથી આ કિસ્સામાં K V1 V2 N1N2 છે જે 1 કરતા વધારે છે કારણ કે ડાયગ્રામ પર થી N1 એ N2 કરતાં વધારે છે તેથી K તે V1 V2 હતો તે K ને V2 ઉમેરો અને V2 બાદ કરો એમ પણ લખી શકાય છે તેથી K V1 V2V2 માફ કરશો V1 V2 V2V2 છે તેથી આને V1 V2V2 1 તરીકે લખી શકાય છે કારણ કે V2 V2 V2 by V2 તે 1 છે તેથી V1 V2V2 k તેથી K K K 1 આ ઓટોટ્રાન્સફોર્મરટર્ન રેશિયો અને તે બે વિન્ડિંગ ટ્રાન્સફોર્મર રેશિયો વચ્ચેનો સંબંધ છે જે રીતે આપણે ધ્યાનમાં લઈ રહ્યા છીએ હવે ચાલો બંને ની વોલ્ટ એમ્પીયર રેટિંગને ટુ વિન્ડિંગ ટ્રાન્સફોર્મર સાથે તુલના કરીએ મેં કહ્યું વોલ્ટેજ T W એટલે ટુ વિન્ડિંગ T W એટલે બે વિન્ડિંગ તેથી બે વિન્ડિંગ ટ્રાન્સફોર્મર માટે V1 V2 I1 I2 I1 V2જો આ રીતે જઈએ તો આ એક વિન્ડિંગ છે આ એક વિન્ડિંગ છે તેથી અહીં કુલ વોલ્ટેજ V1 છે આ V2 છે તેથી અહીં V1 V2 અને આમાંથી વહેતો કરંટ I1 છે આ વિન્ડિંગ માટે આ વોલ્ટ એમ્પીયર રેટિંગ છે જો 2 વિન્ડિંગ આ રીતે અલગ હોય એમ કલ્પના કરો અને આ એક અન્ય વિન્ડિંગ છે ત્યાં વોલ્ટેજ V2 I2 I1 છે જો રેટિંગ વોલ્ટ એમ્પીયર રેટિંગ હોય તો બંને સમાન હોવું જોઈએ જેમ કે આ એક વિન્ડિંગ છે જેમ કે આ એક અન્ય વિન્ડિંગ છે મારો મતલબ કે તે આ જેવું જ છેઆ આ જેવું છે અને અહીં તે આ એક વોલ્ટેજ માટેનું V1 V2 વોલ્ટેજ છે અને કરંટ I1 અને અહીં વોલ્ટેજ V2 કરંટ I2 I1 છે આ રીતે કલ્પના કરો તેથી જ તે V1 V2 I1 I2 I1 V2 છે જ્યારે ઓટોટ્રાન્સફોર્મરતરીકે ઉપયોગ થાય છે ત્યારે વોલ્ટ એમ્પીયર V1 I1 હશે કારણ કે સમાન વિન્ડિંગનો ઉપયોગ કરી રહ્યા છીએ તેથી ઓટોટ્રાન્સફોર્મરમાટે આ આખું વિન્ડિંગ છે આ રીતે મને પ્રાઇમરી અને સેકન્ડરી લાગે છે તેથી જો ઓટોટ્રાન્સફોર્મરમાટે જો આ લેવાય તો આ V1 છે અને કરંટ I1 છે તેને V1 I1 કહો અને આઉટપુટ V2 આ વસ્તુ જે I2 I1 છે આપણે તે લઈ રહ્યા છીએ તેથી આ કિસ્સામાં ઓટોટ્રાન્સફોર્મર માટે V1 I1 V2 I માફ કરશો V2 I2 ખરેખર અહીં હોલ્ડ પર રાખો ઓટોટ્રાન્સફોર્મર ઇનપુટ માટે મારે ઇનપુટ જોવો પડશે ઇનપુટ અહીં આ સંપૂર્ણ વિન્ડિંગ છે અહીં ઇનપુટ V1 I1 છે અને અહીં આઉટપુટ કરંટ I2 છે તેથી આ V2 V2 I2 છે કારણ કે આ કરંટ I2 એ લોડ અને વોલ્ટેજ પર જઈ રહ્યું છે જ્યાં તે V2 છે તેથી તે ફક્ત આદર્શ કેસ છે તેથી તે ઓટોટ્રાન્સફોર્મર તરીકે V2 I2 V1 I છે તેથી આ એક ઓટોટ્રાન્સફોર્મરછે તેથી જો VA ટુ વિન્ડિંગ ટ્રાન્સફોર્મર V1 V2 I1 છે તો આપણે VA ટુ વિન્ડિંગ ટ્રાન્સફોર્મર બરાબર આપણે અહી લખી શકીએ છીએ અહીં V1 દ્વારા ન્યૂમરેટર અને ડેનોમીનેટર નો ભાગાકાર કરો અહીં ભાગાકાર કરો તેથી તે V1 V2V1 V1 I1 આવશે અથવા VA ટૂ વિન્ડિંગ ટ્રાન્સફોર્મર બરાબર આ હશે આ કૌંસ નો ભાગ 1 V2V1 V1 I1 લખી શકાય છે અથવા V2 by V1 N2 by N1 1 N2N1 અને V1 I1 લખી શકાય છે જે ઓટોટ્રાન્સફોર્મરનું વોલ્ટ એમ્પીયર રેટિંગ છે આ VA auto છે કારણ કે તે V1 I1 V2 I 2 છે તેથી તે અથવા VA auto ટ્રાન્સફોર્મર છે તેથી જો આ બધી વસ્તુ ને સરળ બનાવીએ તો VA જેને N1 N2N1 કહે છે તેથી આ ટર્મ ના ન્યૂમરેટર અને ડેનોમીનેટર નો N2 દ્વારા ગુણાકાર કરો તેથી શું થશે તે N1 N2N2 N2N1 વોલ્ટ એમ્પીયર ઓટો લખી શકાય છે તેથી આ N1 N2N2 જેને N2 N1 કહે છે જે KK VA auto સિવાય કંઇ નથી કૃપા કરીને આ ભાગ કરો આ બધી બાબતોનો સંબંધ આપ્યો છે કે કે K K 1 તેથી ત્યાં આ બધા સંબંધોનો ઉપયોગ કરો તો VA ટુ વિન્ડિંગ ટ્રાન્સફોર્મર મળશે K K K જેને VA auto કહે છે તો આ K છે અને K N1 N2 પહેલેથી જ આપેલ છે તેથી તે K K VA auto છે અથવા VA auto K લખી શકાય છે આપણે K 1 મુક્યું છે કારણ કે આપણે પહેલા K K 1 ક્રોસ ગુણાકાર જોયું છે પરંતુ K K 1 મૂકો તેથી VA auto એ K 1K VA ટુ વિન્ડિંગ ટ્રાન્સફોર્મર અથવા VA auto 1 K VA ટુ વિન્ડિંગ ટ્રાન્સફોર્મર હશે તેનો અર્થ એ કે VA auto એ VA ટુ વિન્ડિંગ ટ્રાન્સફોર્મર કરતા વધારે છે મતલબ કે ટુ વિન્ડિંગ ટ્રાન્સફોર્મરની વોલ્ટ એમ્પીયર રેટિંગ કરતા ઓટોટ્રાન્સફોર્મરની વોલ્ટ એમ્પીયર રેટિંગ વધારે છે કેમકે K એ મોટો છે K હંમેશાં 0 કરતા વધારે છે તેથી સ્વાભાવિક રીતે VA auto જે બે વિન્ડિંગ ટ્રાન્સફોર્મરના VA કરતા વધારે હશે આ સાથે સિંગલ ફેજ નું ટ્રાન્સફોર્મર સમાપ્ત થઈ ગયું છે અને થોડા દાખલા જોશું અને આ ખૂબ જ સરળ વસ્તુ છે અને તેમાં કંઈ નથી ફક્ત ઓટો ટ્રાન્સફોર્મર ખૂબ જ સરળ વસ્તુની કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ તેથી એક ઉદાહરણ લઈએ 4 KVA 200 400 વોલ્ટ 50 હર્ટ્ઝ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર ની અંદાજિત ઇક્વીવેલેંટ સર્કિટના પેરામીટર આપેલ છે આ આપેલા પેરામીટર છે Re Xe અને R c 600 Ohm આપેલ છે X m આપેલ છે હવે જ્યારે 200 વોલ્ટનું રેટેડ વોલ્ટેજ પ્રાઇમરી માં આપવામાં આવે ત્યારે કરંટ 10 એમ્પીયર 0 8 પાવર ફેક્ટર લેગિંગ માં વહન થાય છે ત્યારે ગણતરી કરવી પડશે તેથી આ સમસ્યા છે હવે જ્યારે 200 વોલ્ટનું રેટેડ વોલ્ટેજ પ્રાઇમરી માં આપવામાં આવે ત્યારે કરંટ 10 એમ્પીયર 0 8 પાવર ફેક્ટર લેગિંગ સેકન્ડરી માં વહન થાય છે ત્યારે સેકન્ડરી સાઈડ માં પ્રાઇમરી ટર્મિનલ વૉલ્ટેજ માં કરંટ ની ગણતરી કરવી પડશે તે ખૂબ જ સરળ છે આ સર્કિટ છે તેથી આ ઇક્વીવેલેંટ સર્કિટ R e 1 X e 1 છે આ એક તરફ આ સાઇડ લોડ આપવામાં આવે છે તેથી બધુ પ્રાઇમરી સાઈડ ના રૂપ માં છે તેથી તે કિસ્સામાં હવે જ્યારે આપણે પહેલા જોયું છે કે આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે આ સાઇડ ને પેલી સાઈડ માં ટ્રાન્સફોર્મ કરીએ છીએ ત્યારે તે V2 K V2 આવી રહ્યો છે અને લાઇન્સ લોડ બતાવે છે અગાઉ આપણે આ સર્કિટ જોઈ છે આ સાઇડ 200 વોલ્ટના પેરામીટર R e 1 X e 1 R c X m આપવામાં આવ્યા છે તેથી I2 ને પણ 10 એમ્પીયર આપવામાં આવે છે I2 ને 0 8 પાવર ફેક્ટર લેગિંગ પર N10 એમ્પીયર આપવામાં આવે છે તેથી I2 સેકન્ડરી સાઇડ છે તેથી I2 એ તેને પ્રાઇમરી સાઇડના સંદર્ભમાં કહેવામા આવે છે તેથી I2 એ I2 N2N1 હશે કારણ કે N1 I2 N2 I2 તેથી I2 આ બધુ છે તેથી I2 ને 0 8 પાવર ફેક્ટર લેગિંગ પર 20 એમ્પીયર મળશે તે 36 87 ડિગ્રી લેગિંગ છે તેનો અર્થ એ કે I2 16 j 12 એમ્પીયર હશે હવે તે સીધું સમજી શકાય તેવું છે તેથી અમે સીધા લખી રહ્યા છીએ અને I c 200 by 600 થશે કારણ કે R c 600 ઓહ્મ છે ટર્મિનલ વોલ્ટેજ 200 છે તેથી I m 200 by 300 તેથી I c I0 I c j I m તેથી આ કરંટ I છે જે નો લોડ કરંટ I0 છે તેથી I1 I0 I2 ફક્ત આ બે ઉમેરો I1 20 67 એંગલ 37 8 ડિગ્રી એમ્પીયર અને V2 આપણે આ પહેલા જાણીએ છીએ કે આપણે કોઈ સમસ્યા હલ કરી છે આપણે ડેરિવેશન પણ જોયું છે V2 એ V1 I2 R e 1 j X e 1 હશે તેથી બધુ હલ કર્યા પછી તે કિસ્સામાં V2 એ R1 93 2 એંગલ 1 2 ડિગ્રી મળશે અને તે જાણો કે આ વોલ્ટને શું કહે છે V2 K V2 ને આપણે જાણીએ છીએ તેથી V2 એ 386 4 એંગલ 1 2 ડિગ્રી વોલ્ટ હશે કારણ કે K half છે તેથી તે વોલ્ટ રેશિયો 200 by 400 પર આપવામાં આવે છે તેથી આ સમસ્યા એક સરળ સમસ્યા છે હવે ઉદાહરણ 11 એક ટ્રાન્સફોર્મરની યુનિટી પાવર ફેક્ટર પર 15 KVA પર તેની મહત્તમ એફીશ્યંસી 0 દિવસ દરમિયાન તે નીચે મુજબ લોડ થાય છે કારણ કે આપણે આખો દિવસ કાર્યક્ષમતા શોધવાની છે તેથી R10 કલાક માટે તે 3 કિલોવોટ પાવર ફેક્ટર 0 લેગિંગ તે સામાન્ય રીતે લેગિંગ છે પરંતુ અહીં ઉલ્લેખ નથી તેથી 5 કલાક 10 કિલોવોટ પાવર ફેક્ટર 0 8 અને નો લોડ પર 5 કલાક 15 કિલોવોટ પાવર ફેક્ટર 0 9 અને 4 કલાક છે તેથી કુલ જો તેમાં 24 કલાક ઉમેરો અને આખો દિવસ ની એફીશ્યંસી શોધો તેથી 10 કલાક 3 કિલોવોટ છે તેથી મૂળભૂત રીતે 3 કિલોવોટ 10 એટલે 30 કિલોવોટ કલાક થાય તેથી બધુ આવી જ રીતે તેથી ટ્રાન્સફોર્મરની મહત્તમ એફીશ્યંસી 0 98 છે જે આપવામાં આવે છે હવે લોડ કે જેમાં મહત્તમ એફીશ્યંસી થાય છે જે યુનિટી પાવર ફેક્ટર પર આપવામાં આવે છે તે 15 KVA છે જે યુનિટી પાવર ફેક્ટર પર 15 KVA પર 0 98 ની મહત્તમ એફીશ્યંસી છે તેનો અર્થ એ કે મહત્તમ એફીશ્યંસી પર આયર્નની લોસ કોપર લોસ કે જે અમે મેળવેલ છે આપણે જાણીએ છીએ કે મહત્તમ એફીશ્યંસી માટે nu zeta max X p f lX p f l 2 W i કે જે અમે મેળવેલ છે તે આઉટપુટ આઉટપુટ 2 W i છે હવે યુનિટી પાવર ફેક્ટર પર આઉટપુટ 15 KVA તેથી 15 1000 1 આટલા વોટ છે તેથી 1000 વડે ગુણાકાર અને 15 1000 1 2 W i વડે ભાગાકાર 0 98 છે કારણ કે મહત્તમ એફીશ્યંસી 0 98 જ્યાંથી આપણે W i 153 વોટ મેળવીશું તેથી 0 153 કિલોવોટ છે તેથી કોપર લોસ મહત્તમ એફીશ્યંસી પર આયર્ન લોસ કોપર લોસ તેથી તે 0 153 કિલોવોટ છે હવે ઈંટરવલ એક કે જે 10 કલાકનું લોડ છે તે 3 0 6 છે જે 5 KVA છે કારણ કે પાવર ફેક્ટર 0 6 છે અને તે 3 કિલોવોટ છે તેથી 5 KVA તેથી કોપર લોસ આપણે આ લોડ પર શોધી કાઢવું પડશે કોપર લોસ એ લોડના વર્ગ ના પ્રમાણસર છે તેથી આ આપણે ધ્યાનમાં રાખીશું KVA 15 આપવામાં આવે છે અને તે સમયે લોડ 5 છે તેથી તે 5 15 2 0 153 હશે તેથી તે 0 017 કિલોવોટ છે કારણ કે કોપર લોસ લોડ સાથે બદલાય છે તેથી તે સમયે આ કિલોવોટ ભાગ્યા પાવાર ફેક્ટર છે તે આપણ ને KVA આપશે તેથી આ તે જ રીતે એનર્જી લોસ 0 017 10 થશે તેથી તે 0 17 કિલોવોટ કલાક છે તેથી આ r છે જેને એનર્જી લોસ કહે છે એ જ રીતે આ જુઓ તેથી 3 કિલોવોટ પાવર ફેક્ટર આપવામાં આવે છે તે 10 કલાક છે તેથી લોડ 3 કિલોવોટ હતો તેથી અમે તેને KVA માં રૂપાંતરિત કર્યું છે અને તે લોડના વર્ગ પર આધારીત છે તે સમયે તેને જે કહે છે તે એનર્જી લોસ છે પરંતુ તે સરળ લોડ છે અને કંઇપણ આપવામાં આવ્યું નથી તેથી 3 કિલોવોટ 10 નો અર્થ છે કે તેને 30 કિલોવોટ કલાક કહે છે થોડુંક આપણે શરૂઆતમાં જોયું છે મને લાગે છે કે DC સર્કિટ વિશ્લેષણ માટે આપણે કઈક જોયું છે તેથી સમાન રીતે 5 કલાક નો અંતર છે તેથી લોડ બાર પોઇન્ટ 5 KVA છે કારણ કે 10 ભાગ્યા 0 8 એ પાવર ફેક્ટર છે તેથી કોપર લોસ 12 5 15 2 0 153 થશે તેથી 0 1042 કિલોવોટ છે તેથી એનર્જી લોસ 5 0 521 કિલોવોટ કલાક છે એ જ રીતે ઈંટરવલ ત્રણ પાવર ફેક્ટર 0 અને તે 18 કિલોવોટ છે તેથી 18 0 9 છે તેથી 20 કિલોવોલ્ટ એમ્પીયર છે તેથી તે સમયે કોપર લોસ 20 ભાગ્યા 15 થશે તેનો અર્થ એ કે જો રેટિંગ 20 પર 15 હોય તો ટ્રાન્સફોર્મર ઓવરલોડ છે તેનો અર્થ એ કે ટ્રાન્સફોર્મર ઓવરલોડ થયેલ છે તેથી 20 15 2 0 153 છે 272 કિલોવોટ છે તેથી તે એનર્જી લોસ 5 0 272 હશે તેથી 1 36 કિલોવોટ કલાક છે તેથી ઈંટરવલ ચાર 4 કલાક નો લોડ કોપર લોસ 0 છે એનર્જી લોસ 0 છે હવે આયર્નની લોસ ને કારણે એનર્જી લોસ આખા દિવસ દરમિયાન નો લોસ 0 કારણ કે આયર્ન લોસ 0 153 અને 24 કલાક ગુણાકાર થાય છે તે 3 672 કિલોવોટ કલાક હશે તેથી આખા દિવસ દરમિયાન કોપર લોસ ને લીધે એનર્જી લોસ માં 0 17 0 521 1 36 ઉમેરો થશે જે 2 051 કિલોવોટ કલાક છે તેથી કોપર લોસ અને આયર્નની લોસ ને લીધે કુલ એનર્જી લોસ ઉમેરો જે 2 051 3 672 છે જે આખા દિવસ દરમિયાન કુલ આઉટપુટ છે તેથી તે 3 10 છે જે આઉટપુટ 10 5 18 5 છે મેં કહ્યું કે શરૂઆતમાં 10 30 કિલોવોટ કલાક 5 10 18 5 છે આ આઉટપુટ છે અને આ કોપર લોસ છે તેથી તે 170 કિલોવોટ કલાક છે તેથી આખો દિવસ આઉટપુટ એફીશ્યંસી આઉટપુટ ભાગ્યા આઉટપુટ લોસ થશે તો આ આઉટપુટ 170 છે અને આ મારી કોપર લોસ છે અને એનર્જી તે એનર્જી ના રૂપ માં છે તેથી તે 96 7 ટકા થશે તેથી આ ઓટોટ્રાન્સફોર્મરજેવા 1 અથવા 2 વધુ ઉદાહરણો છે અને આ વસ્તુને આપણે આગળના વિડિઓ લેક્ચરમાં જોશું તેથી ખૂબ ખૂબ આભાર